પેલ્ટીઅર આધારિત કુલિંગ આપણે તેને કેવી રીતે કરી શકીએ ચાલો આપણે આ વિઝ્યુલાઇઝેશન પર એક નજર નાખીએ આપણે આ પહેલા જોયું છે આ કોલ્ડ જંકશન છે આ હોટ જંકશન છે તેની વચ્ચે એક હીટ પમ્પ છે જે પેલ્ટીઅર એલિમેન્ટ છે જે ઇલેક્ટ્રિકલ એનર્જી લઈ રહ્યું છે અને જંકશનમાંથી QC જેટલી હીટ ખેંચીને તેને ગરમ જંકશન પર લઈ જશે ચાલો આ હીટ પમ્પને એક ચોરસ બોક્ષ થી બદલીએ જે એલિમેન્ટ જેવું દેખાય છે તેમાં બે ટર્મિનલ ઇલેક્ટ્રિકલ ટર્મિનલ્સ હોય છે હવે ઇલેક્ટ્રિકલ ટર્મિનલ્સ સાથે અમે DC DC કન્વર્ટરના આઉટપુટને જોડીએ છીએ તો આ DC DC કન્વર્ટરનું આઉટપુટ છે પાવર આ રીતે વહે છે DC DC કન્વર્ટરના ઇનપુટ પર અમારી પાસે આ બફર કેપેસિટર્સ છે અને તેના ટર્મિનલ્સ PV સ્રોત PV મોડ્યુલ PV એરે PV પેનલ સાથે જોડાયેલા છે આ બધા PV સ્રોત છે જે યોગ્ય કદના ટર્મિનલ પેનલ પર કનેક્ટ થયેલા છે PV મોડ્યુલ થી DC DC કન્વર્ટરમાં પાવર નો પ્રવાહ છે અને DC DC કન્વર્ટર આઉટપુટમાંથી પેલ્ટીઅરમાં પાવર નો પ્રવાહ છે તેથી આ PV મોડ્યુલનું ટર્મિનલ વોલ્ટેજ vT છે તમારી પાસે ડ્યુટી સાયકલ છે જેનો ઉપયોગ કંટ્રોલ ઇનપુટ પર કરવામાં આવશે અને તમારી પાસે પેલ્ટીઅર એલિમેન્ટ નો ટર્મિનલ વોલ્ટેજ vp છે ત્યાં એક અન્ય મહત્વપૂર્ણ પરિમાણ ip પણ છે જે કરંટ છે જે પમ્પીંગ એક્શન કે જે હીટ પમ્પીંગ એક્શન છેતે મેળવવા માટે પેલ્ટીઅર એલિમેન્ટ ને આપવામાં આવે છે તેથી આપણે થર્મલને જાણીએ છીએ આપણે રેઝિસ્ટન્સ જાણીએ છીએ ઓહ્મ્માં ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ કે જે પેલ્ટીઅર એલિમેન્ટ દ્વારા આપવામાં આવે છે જે ડેટાશીટમાં આપવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ કરીને તમે ડ્યુટી સાયકલ ને ઇન્સોલેસન મુજબ ગોઠવો ડ્યુટી સાયકલ ને એવી રીતે નિયંત્રિત કરો કે જેથી PV મોડ્યુલ મહત્તમ પાવર પોઇન્ટ પર સંચાલિત થાય છે આ આપણે કેવી રીતે કરવું તે જાણીએ છીએ તેથી પેલ્ટીઅર એલિમેન્ટ ને પાવર આપવા માટે મહત્તમ પાવર પોઇન્ટ સંચાલિત PV પેનલ DC DC કન્ટ્રોલર સેટઅપનો ઉપયોગ કરી શકાય છે તેથી ડ્યુટી સાયકલ નો ઉપયોગ કરંટ ip કે જે પેલ્ટીઅર જંકશનને આપવામાં આવે છેતેને કંટ્રોલ કરવામાં થાય છે અને કંટ્રોલ્ડ QC ને કોલ્ડ જંકશન માંથી ખેંચવામાં આવે છે અને તે હોટ જંકશનમાં આપવામાં આવે છે તેથી આ હીટ પમ્પિંગની પ્રક્રિયા છે પરંતુ ત્યાં એક મોટી સમસ્યા છે આપણે કહી શકીએ કે તે હોટ જંકશન છે અને આ કોલ્ડ જંકશન છે અને વચ્ચે હું આ હીટ પંપ લઈ રહ્યો છું QC કોલ્ડ જંકશનમાંથી ખેંચવામાં આવે છે અને QH હોટ જંકશનને આપવામાં આવે છે જેમાં પંમ્પિંગ માટે જરૂરી એનર્જી પણ શામેલ છે હવે આ હોટ જંકશન નું તાપમાન કોલ્ડ જંકશન જે નીચા તાપમાને છેએના કરતા વધારે છે જ્યારે હીટ કોલ્ડ તરફથી વહે છે નીચા તાપમાન થી ઊંચા તાપમાન તરફ ત્યારે તમારે પંપની જરૂર છે તે વધુ મુશ્કેલ છે પરંતુ ઊંચા તાપમાનથી નીચા તાપમાન સુધી હીટનો પ્રવાહ સ્વસંચાલિત છે તમારે પંપના માધ્યમોની જરૂર નથી તેથી આપમેળે હીટ માર્ગ શોધશે અને પછી કોલ્ડ જંકશન પર પહોંચશે અને તેથી તમે Δt જે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે ખરેખર નીચે આવશે અને આ બે જંકશન વચ્ચે તાપમાનનો તફાવત એટલો નહીં હોય તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે તમારે ફક્ત હીટને પંપ નેજ નહિ પરંતુ તમારે તે હીટને ત્યાં જ જાળવી રાખવી જોઈએ અથવા તેને બીજે ક્યાંય દૂર કરવી જોઈએ જેથી તે કોલ્ડ જંકશન પર પાછા ન આવે અને Δt ને ઘટાડે નહીં તેથી તે પાણીના પંપિંગ સમાન છે ચાલો આપણે કહીએ કે પાણી નીચલા સ્તરથી ઊંચા સ્તર સુધી પહોંચાડવામાં આવે છે અને જો ઉપરવાળી ટાંકીમાં જો મોટા લિક હશે તો તમે જેટલું પંપ કરશો તે નીચે આવશે અને તે ક્યારેય ભરાશે નહિ અને પછી બધું પાણી હજુ પણ તળિયે જ રેહશે તેથી પાણી પંપીંગ કામ કરશે નહિ અહીં પણ તે જ રીતે જો હીટ ફરી પાછી આવશે તો હીટ પંપનો વધુ ઉપયોગ થતો નથી તેથી તે મહત્વનું છે કે તમે હીટને ગરમ બાજુ પર જાળવી રાખો અથવા તેને ગરમ બાજુથી બીજે ક્યાંક દૂર કરો જેથી તે ફરીથી ઠંડા જંકશનમાં ન આવે તેથી પેલ્ટીઅર આધારિત એપ્લિકેશનની સંપૂર્ણ રચનાએ તેને ધ્યાનમાં લેવી જોઈએ અને એક સૌથી અગત્યની બાબત એ છે કે હીટ રિમૂવલ અને થર્મલ પાસાઓ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પછી આપણે આ અંગે થોડું ધ્યાન રાખવું જોઈએ કે કેવી રીતે અમે પેલ્ટીઅર આધારિત કુલિંગ કાર્યક્રમો ડિઝાઇન કરીએ છીએ ચાલો પેલ્ટીઅર આધારિત ઠંડકના કાર્યક્રમો પર કેટલાક ઉદાહરણોની ચર્ચા કરીએ PCB નો વિચાર કરો આ લીલી પટ્ટી કે જે તમે અહીં જુઓ છો ધ્યાનમાં લો કે તે PCB છે અને તેના ટોચ પર એક ઘટક રાખીએ જે ગરમ થઈ રહ્યું છે જે પાવરને ડીસીપેટ કરે છે તેથી હું PCB પર માઉન્ટ થયેલ ઘટક દોરું છું જે પાવરને ડીસીપેટ કરે છે અને તે અમારું ઉદ્દેશ છે કે તેમાંથી હીટ ને રીમૂવ કરી નાખીએ અને પછી તેને રેટેડ તાપમાન જંકશન તાપમાનમાં રાખીએ જેથી યોગ્ય રીતે કાર્ય કરે હવે આ સક્ષમ ઘટકની મધ્યમાં તેની અંદર કોર છે જંકશનમાં તેમાંથી વીજ પ્રવાહ પસાર થવાના કારણે તે હીટ ઉત્પન્ન કરે છે ત્યાં એક પાવર છે જે ડીસીપેટ થાય છે અને તે પાવર લોસ છે અને તે હીટનો સ્રોત અથવા હીટ જે ઉત્પન્ન થઈ રહી છે તે ગણી શકાય છે અને તેને ત્યાંથી બહાર નીકળે છે આ પ્રમાણે તેથી આ હીટનો પ્રવાહ છે અને પછી અમે તેને QC કહીએ છીએ તેથી હીટનું QC જથ્થો ખેંચવામાં આવી રહ્યું છે આ ઘટકની અંદર ડીસીપેટ ને લીધે તેટલી બધી પાવર નીકળી રહી છે અને તે ગરમ થઈ રહી છે હવે ચાલો જોઈએ કે પેલ્ટીઅર આધારિત કોલ્ડ ડિઝાઇન કરવા માટે આપણે કેટલાક સંબંધ કેવી રીતે બનાવીશું હવે હું આ સેન્ટ્રલ કોર બતાવું છું જ્યાં જંકશન તરીકે હીટ ઉત્પન્ન થઈ રહી છે મોટે ભાગે સેમીકન્ડક્ટર જંક્શન અથવા સેન્ટ્રલ કોર જ્યાં હીટ ઘણા ઘટકોમાં ઉત્પન્ન થઈ રહી છે હું તેને J કહીશ છે અને હીટ અહીં બાહ્ય આસપાસના ભાગમાં વહેતી થઈ છે અને હું તેને એમ્બિયન્ટ કહીશ અને હું એમ્બિયન્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે ત્યાં કોઈ ડોટ મુકીશ અને હું તેને A એમ્બિયન્ટ કહીશ તેથી આ અહીં શું થઈ રહ્યું છે તેનું વિઝ્યુલાઇઝેશન થશે ચાલો આ થર્મલ વિઝ્યુલાઇઝેશન માં જોઈએ તેથી ચાલો થર્મલ પ્રમાણેની સમકક્ષ સર્કિટ ની કલ્પના કરો હવે હું કરંટ સ્રોત મૂકીશ કરંટ સ્રોત હીટના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે હીટ જે ઉત્પન્ન થાય છે અને જે વહે છે તે આ ઘટકમાંથી ખેંચવામાં આવે છે તેથી આ કરંટ સ્રોત આ પ્રમાણે વહે છે આ નોડ હું તે એકને J તરીકે કહીશ અને તે જંકશન છે જે અહીં આ કોરનું પ્રતિનિધિત્વ કરે છે જે પછી રેઝીસ્ટન્સ દ્વારા અનુસરવામાં આવે છે તે વિદ્યુત સર્કિટના દૃષ્ટિકોણથી રેઝીસ્ટન્સ નથી તે એક થર્મલ રેઝીસ્ટન્સ છે અને બીજી બાજુ બાજુ મારી પાસે સર્કિટ પૂર્ણ છે જેથી વીજ પ્રવાહ ઇલેક્ટ્રિક સર્કિટની જેમ આ પ્રમાણે વહેતો હોય પરંતુ તે ઇલેક્ટ્રિક સર્કિટ નથી તે થર્મલ વિઝ્યુલાઇઝેશન છે હવે આ નોડને હું એમ્બિયન્ટ કહીશ અને આ વિઝ્યુલાઇઝેશન પર પાછા આવી એ તો આ જંકશન QC જથ્થો ઉત્પન્ન કરે છે જે બતાવ્યા પ્રમાણે બહાર વહે છે અને તે અહીં કરંટ સ્ત્રોત બરાબર છે જેનું મૂલ્ય QC છે અને તે QC કરંટ સ્રોત આ દિશામાં વહી રહ્યો છે અને આ થર્મલ રેઝીસ્ટન્સમાં એક ડ્રોપ છે અને તે આ અને આ વચ્ચેનો તાપમાનનો તફાવત છે તો હવે ચાલો આપણે કહીએ કે QC વોટ વહેતો હોય છે આ નોડ કે જે TJ તાપમાને હોય છે તે જંકશન તાપમાન છે અને આ નોડ તાપમાન TA અને તે જ એમ્બિયન્ટ તાપમાન છે અને આ એલિમેન્ટ જેને હું RθJA થર્મલ રેઝીસ્ટન્સ ને જંક્શનથી એમ્બિયન્ટ JA કહું છું તેથી ચાલો હવે આ બધા પરિમાણો વચ્ચે શું સંબંધ છે તે જોવાનો પ્રયાસ કરીએ તેથી TJ માઇનસ TA મને તેમાં રસ છે ΔT શું છે TJ થી TA જે હીટને પ્રવાહિત કરે છે અને તે આ QC અને થર્મલ રેઝીસ્ટન્સની બરાબર છે તેથી હું તે RθJA થર્મલ રેઝિસ્ટન્સને QC કહીશ વધુ સામાન્ય સ્વરૂપમાં હું કહી શકું છું કે ΔT થર્મલ રેઝીસ્ટન્સ સમાન છે જો તમે ΔT અને QC ની દ્રષ્ટિએ થર્મલ રેઝિસ્ટન્સ લખવા માંગતા હો તો અમે તેને લખી શકીએ છીએ કારણ કે થર્મલ રેઝિસ્ટન્સ ΔT છે બે પોઇન્ટ વચ્ચે તાપમાનનો તફાવત થર્મલ રેઝિસ્ટન્સમાં તાપમાનનો તફાવત QC દ્વારા વિભાજિત થર્મલ રેઝીસ્ટન્સ દ્વારા હીટનો પ્રવાહ આ એક મહત્વપૂર્ણ સંબંધ છે જેનો ઉપયોગ મોટાભાગના થર્મલ વિઝ્યુલાઇઝેશન માં કરવામાં આવશે આ યાદ રાખો ΔT એ ડિગ્રી કેલ્વિનમાં છે QC વોટ માં છે તેથી થર્મલ રેઝીસ્ટન્સ વોટ દીઠ ડિગ્રી કેલ્વિન અથવા વોટ દીઠ ડિગ્રી સેન્ટીગ્રેડમાં છે કારણ કે જ્યારે તમે થર્મલ લેશો ΔT તે તાપમાનનો તફાવત છે તેથી તમે ડિગ્રી સેન્ટિગ્રેડ પ્રતિ વોટ નો પણ ઉપયોગ કરી શકો છો બંને આંકડાકીય રીતે સાચા છે PCB પર લગાવવામાં આવેલું આ ઘટક પાવર QCની માત્રાને ડીસીપેટ કરી રહ્યું છે અને તે એમ્બિયન્ટને આપવામાં આવી રહ્યું છે અને અમે જોયું કે આ સંબંધ દ્વારા સમીકરણ આપવામાં આવ્યું છે આ Tj જંક્શન તાપમાન છે Ta એમ્બિયન્ટ તાપમાન જંકશનમાં તફાવત અને એમ્બિયન્ટ તાપમાન ΔT એ RθJA જંકશન જેટલું છે જે એમ્બિયન્ટ થર્મલ રેઝિસ્ટન્સ વહેતી પાવરની માત્રામાં તે વોટસમાં હીટનો પ્રવાહ QC છે હવે મને ફરીથી ગોઠવવા દો જંકશન તાપમાન બરાબર Ta વત્તા RθJA ગુણ્યા QC હવે આપણે જાણીએ કે ચાલો કહીએ ઉદાહરણ તરીકે TA શોધી શકાય છે ચાલો આપણે કહીએ કે આપણે તેને મહત્તમ 400C RθJA મેળવીશું જે ડેટા હીટના ઘટકના આધારે આપણે RθJA જંક્શનને એમ્બિયન્ટમાં મેળવી શકીએ છીએ જે આપણને કહેવા દો કે 100CW QC ઘટકની અંદર ડીસીપેટ પાવરની માત્રા 20 W છે તેથી આપણે આ ઘટકમાંથી 20 W પાવર દૂર કરવાની જરૂર છે હવે આ નંબરોને Tj ના ઉદાહરણ તરીકે ઉપયોગ કરીને જંકશન તાપમાન 40 વત્તા 10 ગુણ્યા 20 તેથી 2400C હવે આ એક ખૂબ જ ઊંચું તાપમાન છે અને મોટાભાગના ભાગમાં તે ફૂંકાઈ ગયો હોત સમય જતાં તે 1500C વટાવે છે તેથી આપણે જંકશન તાપમાનને તે તાપમાનમાં વધારો કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં જેનો અર્થ છે કે આપણે જોઈએ કે આ ઘટકમાંથી હીટ વધુ ઝડપથી દૂર થઈ જાય છે તો આપણે તે કેવી રીતે કરીએ QC માં તમારું નિયંત્રણ નથી કારણ કે તે સર્કિટના અન્ય પરિમાણો પર આધારિત છે તમારી પાસે Ta પર નિયંત્રણ નથી કારણ કે એમ્બિયન્ટ તાપમાન તમારા દ્વારા નિયંત્રિત નથી તે બાહ્ય એમ્બિયન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એકમાત્ર વસ્તુ જે તમે નિયંત્રિત કરી શકો છો તે થર્મલ રેઝીસ્ટન્સ છે તેથી આ તે છે કે જેના વિશે તમે કંઇક કરી શકો અને તમે તેને ઘટાડી શકો તમે આ કેવી રીતે ઘટાડશો તેથી તે છે જ્યાં પેલ્ટીઅર કુલિંગ નો ઉપયોગ આવે છે તેથી આપણે શરૂઆતમાં હીટ સિંક મૂકીશું અને જોશું કે હીટ સિંક જંકશન તાપમાનને કેવી રીતે ઘટાડશે અને પછીથી આપણે આ ઘટકને ઠંડુ કરવા માટે પેલ્ટીઅર એલિમેન્ટ મૂકીશું અને પછી જુઓ કે તે ઘટકની બહાર હીટ રીમુવ ને કેવી રીતે સુધારશે ચાલો આપણે અહીં ઝૂમ કરીએ ચાલો આપણે આને વધારીએ અને પછી અહીં થર્મલ રેઝિસ્ટન્સ જોઈએ તેથી આપણી પાસે PCB પર ઘટક છે જે વિસ્તૃત થયું ઝૂમ થયું અને આપણી પાસે ત્યાં એક કોર છે જ્યાં હીટ વિખૂટી પડે છે અને તે કોરથી આપણી પાસે થર્મલ રેઝીસ્ટન્સ કેસ સુધી છે અને તે Rθ જંકશન થી કેસ છે તેથી હું કહીશ જંકશન થી કેસ પછી કેસથી માંડીને એમ્બિયન્ટ સુધી થર્મલ રેઝિસ્ટન્સ છે તેથી અમે તેને Rθ કેસ થી એમ્બિયન્ટ કહીશું તેથી તમે જંક્શનને એમ્બિયન્ટ થર્મલ રેઝિસ્ટન્સમાં બે ભાગમાં વિભાજીત કરી શકો છો Rθjc જે જંકશનથી કેસ સુધી થર્મલ રેઝિસ્ટન્સ છે અને થર્મલ રેઝિસ્ટન્સ કેસ થી એમ્બિયન્ટ છે થર્મલ રેઝિસ્ટન્સ કેસથી એમ્બિયન્ટ સમગ્ર થર્મલ રેઝિસ્ટન્સમાં j થી a મોટો ફાળો આપશે એક આ નાનો ભાગ હશે આ સંબંધિત ઘટકોની ડેટા શીટ્સમાં આપવામાં આવશે તેથી Rθja ને Rθjc Rθca તરીકે લખી શકાય છે હવે ચાલો આપણે કહીએ કે 0 50CW તે ઘટકથી બીજા ભાગમાં બદલાઇ શકે છે પરંતુ હું ફક્ત તીવ્રતાનો ક્રમ આપી રહ્યો છું અને બાકીનો ભાગ 9 50CW આસપાસ હશે ઉદાહરણ માટે અમે હમણાં જ ચર્ચા કરી હતી તેથી આ તે છે જેને ઘટાડવાની જરૂર છે તેથી આપણે તેને કેવી રીતે ઘટાડીએ આપણે હીટ સિંક મૂકવાનો પ્રયત્ન કરી શકીએ છીએ હીટનો વિસર્જન થાય છે તેવું જોઈએ હીટ સિંક મૂકીને હીટ ઝડપથી આસપાસના ભાગમાં વહે છે અને આપણે પેલ્ટીઅર વત્તા હીટ સિંક મિશ્રણ દ્વારા તેને સુધારી શકીએ છીએ તેથી આપણે જોશું કે આપણે તે કેવી રીતે કરીશું હવે કલ્પના કરો કે આ ઘટક PCB પર બેઠો છે અમે ઘટકની સપાટી પર હીટ સિંક જોડીશું જેમ કે તે વધુ ઝડપથી વિખેરાઇ જાય છે તે ઘટકની અંદર ઉત્પન્ન થતાં હીટના પ્રવાહને વધુ ઝડપી રીતે એમ્બિયન્ટ સુધી પહોંચવામાં સક્ષમ કરે છે તેથી જેનો અર્થ થાય છે કે આપણે થર્મલ રેઝિસ્ટન્સને કેસથી લઈને એમ્બિયન્ટમાં ઘટાડવાનું પસંદ કરીશું તેથી અમે હીટ સિંક દોરીશું બજારમાં હીટના ઘણા બધા સિંક છે તમે થર્મલ રેઝીસ્ટન્સની તપાસ કરી શકો છો જે ઉત્પાદકો દ્વારા વિવિધ હીટ સિંકના ડેટા શીટ કેટલોગમાં આપવામાં આવે છે અને યોગ્ય રીતે થર્મલ રેઝીસ્ટન્સ પસંદ કરી શકે છે તેથી હું આ બનાવું છું આ હીટ સિંક દોરો તેથી આ હીટ સિંક છે તેમાં આટલી બધી ફિન્સ છે ફિન્સને કારણે સપાટી વિસ્તાર વધ્યો છે અને સપાટીના ક્ષેત્રમાં વધારો થયો છે તેથી હીટ વધુ મોટા સપાટીવાળા વિસ્તારમાંથી સરળતાથી બહાર નીકળી શકે છે અને આપણે આ કોર છે જે ખરેખર હીટ QC ઉત્પન્ન કરી રહ્યો છે આ જંકશન છે આ અમે સમગ્ર સીમાની વચ્ચેની સીમાને રજુ કરીશું જે હું આ બિંદુ દ્વારા રજૂ કરું છું જ્યાં ઘટકનો કેસ તે સ્થળે હીટ સિંકના સંપર્કમાં આવે છે તે જગ્યા એ હું C સિમ્બોલ મુકું છું તે કેસને રજૂ કરે છે અને આ સમગ્ર હીટ સિંક જાય છે હું તેને S કહું છું અને પછી તમારી પાસે એમ્બિયન્ટ છે જે આખરે હીટને એમ્બિયન્ટ તાપમાન સુધી પહોંચાડે છે તે એમ્બિયન્ટ A કહેવાય છે તેથી જો તમે જુઓ કે ત્યાં એક હીટ QC છે જેને આ જંકશનમાંથી ખેંચવાની જરૂર છે કેસ અને કેસથી સિંકમાં અને સિંકથી એમ્બિયન્ટમાં પસાર થાય છે તેથી જો તમે હવે થર્મલ ઇક્વેલન્ટ સર્કિટને વિઝ્યુઅલાઈઝ કરો છો તો મારી પાસે સતત કરંટ સ્રોત છે જેનું મૂલ્ય QC હોય છે હવે હું અહીં એક થર્મલ રેઝિસ્ટન્સ મૂકીશ અને હું તે જંકશનને કેસ Rθ જંકશન કેસ તરીકે પછી બીજો થર્મલ રેઝિસ્ટન્સ તરીકે બોલાવીશ આપણે કહીશું કે એક કેસ થી સિંક છે તેથી બાઉન્ડરી પરનો ઇમ્પેડન્સ એ કેસ અને હીટ સિંક વચ્ચેનો સંપર્ક કેટલો સરસ રીતે છે તેના પર નિર્ભર છે તેથી આપણે કેસ થી સિંક જઈશું અને પછી સિંક થી એમ્બિયન્ટમાં તમારી પાસે થર્મલ રેઝીસ્ટન્સ હશે તેથી આપણે કહીશું કે એક સિંક થી એમ્બિયન્ટ છે અને એમ્બિયન્ટ એ જમીનનું તાપમાન સંદર્ભ તાપમાન છે તેથી જંકશન કેસ સિંક એમ્બિયન્ટ અને આપણી પાસે QC જેટલી પાવર છે જે વહેતી હોય છે હીટ પાવર વહેતી હોય છે ત્યાં જંકશન તાપમાન Tj છે કેસ તાપમાન Tc સિંક તાપમાન Ts છે અને એમ્બિયન્ટ તાપમાન Ta એમ્બિયન્ટ તાપમાન પર કોઈ નિયંત્રણ નથી કારણ કે તે બાહ્ય એમ્બિયન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી તાપમાનમાં શું તફાવત છે Tj Ta Tj Ta એ એક ડ્રોપ છે દરેક થર્મલ રેઝીસ્ટન્સમાં તાપમાનમાં ઘટાડો થાય છે તો ચાલો આપણે Tj માઈનસ Ta બરાબર સંબંધ લખીએ Rθjc માં તાપમાનમાં ઘટાડો શું છે તે હીટના પ્રવાહ Qc ગુણ્યા Rθjc છે તો Rθjc ગુણ્યા QC વત્તા Rθjc ગુણ્યા QC તે જ રીતે QC જે આ થર્મલ સર્કિટમાંથી વહી રહ્યો છે વત્તા Rθjc ગુણ્યા QC ડ્રોપ થર્મલ રેઝીસ્ટન્સમાં તાપમાનનો ઘટાડો આપશે તો આ અમારું સમીકરણ છે દરેક થર્મલ ડ્રોપ છે તેથી આ Tj માઈનસ Tc નું પ્રતિનિધિત્વ કરશે આ Tc માઈનસ Ts નું પ્રતિનિધિત્વ કરશે આ Ts માઈનસ T ને રજૂ કરશે તેથી જો આપણે લાક્ષણિક મૂલ્યોનો ઉપયોગ કરીએ તો આપણે કહી શકીએ કે Rθjc એ 0 5oCW નો ક્રમ છે Rθjc એ 0 1oCW નો ક્રમ છે અલબત્ત તમે વિવિધ થર્મલ રેઝીસ્ટન્સથી બજારમાંથી વિવિધ પ્રકારનાં ખરીદી શકો છો હું કેટલીક લાક્ષણિક કિંમત 10CW લઈશ અને આપણે જાણીએ છીએ કે આ છે QC એ અગાઉના ઉદાહરણથી 20 વોટ છે જે અંગે અમે ચર્ચા કરી હતી અને Ta 400C છે અલબત્ત તે વેરી થાય છે એક જગ્યા એથી બીજી જગ્યાએ તે ચોક્કસ સ્થાન માટે તમે એમ્બિયન્ટ લઈ શકતા હો અથવા તમારે તે એમ્બિયન્ટ લેવું જોઈએ જો તે ચોક્કસ રેંજ માં હોય તમારે રેંજ સાથેની એમ્બિયન્ટ ને લેવું જોઈએ સામાન્ય રીતે જો ઘટક રેંજ ની અંદર હોય તો રેંજ ની અંદરનો સૌથી ખરાબ કેસ 500 તરીકે લેવામાં આવે છે તેથી હવે તમે Tj ની ગણતરી કરી શકો છો તેથી Tj એ 40 વત્તા આ મૂલ્ય છે 40 વત્તા આ મૂલ્ય 10 100 છે વત્તા આ મૂલ્ય 20 વત્તા આ મૂલ્ય 200 છે તેથી 720C પર આવે છે તેથી આની સરખામણી અગાઉના મૂલ્ય સાથે કરો જે આપણે 2400C મેળવી છે તેથી હીટ સિંક મૂકીને તમે ખરેખર જંકશન તાપમાનને મૂલ્ય પર નિયંત્રણ કરી શકો છો જે સલામત છે જે ચોક્કસ ઘટકની રેટિંગ્સમાં છે હવે જો આપણે પેલ્ટીઅર પેલ્ટીયર જંકશન અથવા પેલ્ટીઅર એલિમેન્ટની વચ્ચે રજૂ કરીશું તો તમે જોશો કે Rθsa ખરેખર વધુ સારી રીતે સુધરે છે અને ત્યાં હીટ દૂર કરવાથી ઘણું સુધર્યું છે તેથી આપણે પેલ્ટીયર જંકશનને આનાથી કેવી રીતે રજૂ કરી શકીએ છીએ તે જોઈએ હવે આપણે વચ્ચેના પેલ્ટીઅર કૂલરની રજૂઆત કરીને સિંકથી એમ્બિયન્ટ્સ Rθsa થર્મલ રેઝિસ્ટન્સને સુધારીશું તો ચાલો આપણે આ પેલ્ટીયર જંકશન વચ્ચે વચ્ચે રજૂ કરીએ તેથી હું હીટ સિંક ઉપાડીશ અને વચ્ચે હું આ પેલ્ટીયર એલિમેન્ટ મૂકીશ તેથી આ પેલ્ટીઅર એલિમેન્ટ પાસે 2 ટર્મિનલ્સ આના જેવા લાવવામાં આવશે અને 2 ટર્મિનલ્સ પર તમે DC DC કન્વર્ટરને કનેક્ટ કરો છો અને DC DC કન્વર્ટર આની જેમ PV પેનલથી પાવર મેળવશે આ પ્રમાણે જોડાયેલ છે અને પાવર પેલ્ટીઅર જંકશનમાં DC કન્વર્ટર દ્વારા PV સ્ત્રોતમાંથી પસાર થઈ રહી છે જે કોલ્ડ જંકશનથી હીટને પમ્પ કરવા માટે ઇલેક્ટ્રિક એનર્જી પ્રદાન કરે છે આ ઘટક જે હીટ સિંકને કોલ્ડ જંકશન માનવામાં આવે છે જે હીટ જંકશન છે તેથી હવે તમારી પાસે DC DC કન્વર્ટર હોઈ શકે છે જ્યાં ડ્યુટી સાયકલ એ MPPT કંટ્રોલર બ્લોક જે મહત્તમ પાવર પોઇન્ટ કંટ્રોલા બ્લોક છે તેની સાથે જોડાયેલ છે તેથી આ ભાગ મહત્તમ પાવર પોઇન્ટ નિયંત્રિત DC DC કન્વર્ટર છે જે ફોટોવોલ્ટેઇક પેનલસાથે ઇન્ટરફેસ હશે હવે જ્યારે તમે પાવર આપો છો તેમાંથી કરંટ પસાર કરીને પેલ્ટીયર જંકશનને પાવર અપ કરો હવે આ ઘટક જે હીટનો QC જથ્થો ઉત્પન્ન કરે છે પેલ્ટિયર જંકશન QC ની હીટને દૂર કરવા અને હીટ સિંક પર પસાર કરવા માટે થાય છે તેથી આ રેઝીસ્ટન્સ ઘટક બ્લોક કોલ્ડ જંકશન બનશે તેથી પેલ્ટિયરનો કોલ્ડ જંકશન ભાગ બાજુ પર આવશે અને પેલ્ટીયરનો હીટ જંકશન ભાગ હીટ સિંક તરફ હોવો જોઈએ ઘટક તાપમાનમાં હશે જે કેસ તાપમાન TC છે હીટ સિંક તાપમાનમાં હશે જે હીટ સિંક તાપમાન TS આપણે આ પેલ્ટીઅર એલિમેન્ટ કેવી રીતે પસંદ કરી શકીએ તમારે આ મહત્વપૂર્ણ પરિમાણો માટે ડેટા શીટ જોવાની જરૂર છે QC ઘટક પાવર QC છે અને પેલ્ટીઅરને હીટની પાવરની આ માત્રાને હીટ સિંકમાં ખસેડવાની છે તેથી હીટનો પ્રવાહ QC હશે અને પેલ્ટીયરમાંથી પસાર થતી QC પેલ્ટીઅર ડેટા શીટમાંથી Qmax થી ઓછી હોવી જોઈએ અને બીજું મહત્વપૂર્ણ પરિમાણ એ iP છે જે પેલ્ટીયરમાં વહે છે અને ડેટા શીટ માં બતાવ્યા મુજબ તે iP પેલ્ટિયરમાં આપેલ imax કરતા ઓછું હોવું જોઈએ TS માઈનસ TC ΔT TS માઈનસ TC એ ΔT છે જે પેલ્ટીયર જંકશનની આજુ બાજુ છે અને આ એક ડિઝાઇન પેરામીટર છે આ કોઈ ખાસ એપ્લિકેશન માટે છે કોઈએ નક્કી કરવું જોઈએ કે ΔT કેટલું હોવું જોઈએ આ ખાસ ઉદાહરણમાં હીટ સિંક અને કેસ વચ્ચેના તાપમાનમાં કેટલો તફાવત હોવો જોઈએ તેથી આ ઘટકના સ્પેક થી આવે છે તે કેટલા કિસ્સામાં તાપમાન સહન કરી શકે છે કેટલું જંકશન તાપમાન તે ટકી શકે છે ડિઝાઇનરે કેસના તાપમાન અને હીટ સિંકનું તાપમાન ઠીક કરવું જોઈએ તો ચાલો આપણે કહીએ કે ΔT એ 150C તે ડિઝાઇન તરીકે આવવું જોઈએ હવે QC એ ખરેખર આ ઘટકમાં વિખુરાયેલી પાવરની માત્રા છે તેથી તે MOSFET હોઈ શકે છે તે IGBT હોઈ શકે છે તે IC હોઈ શકે છે માઇક્રોકન્ટ્રોલર IC હોઈ શકે છે તે પ્રોસેસિંગ હોઈ શકે છે હાઇ પાવર પ્રોસેસિંગ કમ્પ્યુટિંગ IC તેથી અહીં વિખરાયેલી પાવર તે ઘટક પર આધારિત છે કે જેનાથી તમે હીટ દૂર કરવા અને તેને ઠંડુ રાખવા માંગો છો તો આ ફરીથી સિસ્ટમોના અન્ય ભાગો પરથી ડિઝાઇન સ્પેક આવે છે જે સિસ્ટમોના અન્ય ભાગો દ્વારા નક્કી કરવામાં આવે છે iP તમે પેલ્ટીઅર એલિમેન્ટ પસંદ કર્યા પછી ડેટા શીટમાંથી નક્કી કરી શકો છો તેથી આ પરિબળોને ધ્યાનમાં રાખીને ΔT એક ડિઝાઇન સ્પેક છે QC એ એક ડિઝાઇન સ્પેક છે ચાલો ડેટા શીટ જોઈએ અને જોઈએ પેલ્ટીયર એલિમેન્ટ પર નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આપણે કઈ માહિતી મેળવી શકીએ હવે ડેટા શીટમાં આ થર્મોગ્રાફ્સ નોમોગ્રાફ્સને ધ્યાનમાં લો હવે x અક્ષ ΔT હવે અમારી એપ્લિકેશનમાં તે TS માઈનસ TC છે હીટ સિંક તાપમાન માઇનસ કેસ તાપમાન હવે તમે તેને અમુક કિંમત નિર્ધારિત કરી શકો છો ચાલો આપણે કહીએ કે અહીં 150 150 અહિયાં છે તેથી ચાલો આપણે આ 150 પર એક લીટી દોરીએ જેથી તમે જુઓ કે તે 150 ને છેદે છે તે નોમોગ્રાફ્સ વળાંકને છેદે છે કે જે વિવિધ ip કરંટ પરના વળાંકનું કુટુંબ છે જે પેલ્ટીઅર જંકશન માટેના કરંટ છે તો અહીં છેદનો બીજો પોઈન્ટ છે અહીં બીજું સંભવિત ઓપરેટિંગ પોઇન્ટ છે તેથી જો તમે જોશો તો આ અમારી પાસે ΔT ની ડિઝાઇન સ્પેકમાંથી છે હવે QC એ એક અન્ય ડિઝાઇન સ્પેક છે કારણ કે QC એ હીટનો જથ્થો છે કે જે તમે પેલ્ટિયર જંકશનને કોલ્ડ જંકશનથી દૂર કરવા પડશે અને આ કિસ્સામાં કોલ્ડ જંકશન એ ઘટક છે જે હીટને વિખેરતો હોય છે તેથી QC જે આપણે અગાઉના 20 વોટનાં ઉદાહરણમાં કહ્યું છે હવે ચાલો આપણે કહીએ કે 20 વોટ જે તમે ઘટકમાંથી દૂર કરવા માગો છો તેને હીટ સિંક પર આપો હવે 20 વોટ અહીં ક્યાંક છે અને અહીં લગભગ તમામ પોઇન્ટ્સ 20 વોટની નીચે છે તેથી હું તે પસંદ કરી શકતો નથી અહીં એક જ બિંદુ 20 વોટથી ઉપર છે જે અહીં છે તેથી જો હું 3 એમ્પી કરંટ પસાર કરું છું તો પછી હું 20 વોટથી વધુની પાવરને દૂર કરી શકું છું અને તાપમાનના તફાવત Δt 150C માટે તેને હીટ સિંક પર દબાણ કરીશ તેથી આ ઓપરેટીંગ બિંદુ છે કે તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે કે જે 20 વોટસ QC કરતા વધારે છે અને તમારે પેલ્ટીઅર જંકશન દ્વારા 3 એમ્પી પાવર 3 એમ્પી ની આસપાસ પસાર થવું જોઈએ જેથી તે આ હીટ QC જથ્થો છોડવા માટે પૂરતી એનર્જી ધરાવે અને તે હીટ સિંક પર પસાર થાય તેથી આ રીતે તમે નક્કી કરી શકો છો કે પેલ્ટીઅરની ઓછામાં ઓછી 20 કરતા વધારે પાવર સ્પેક હોવી જોઈએ 24 અથવા 28 વોટની આસપાસ પેલ્ટીઅર એલિમેન્ટ પસંદ કરી શકાય છે અને યોગ્ય રીતે નોમોગ્રાફથી પસંદ કરી શકાય છે QC સાથે આંતરછેદના બિંદુને જોતા થર્મો નોમોગ્રાફ જોતા હોય છે અને ΔT તમે નક્કી કરી શકો છો કે પેલ્ટીયર જંકશનમાં કેટલો iP પ્રવાહ મોકલવો જોઈએ તે હવે ખૂબ મહત્વનું બની ગયું છે કે હીટ સિંક હીટ સિંકમાં મુકાયેલી હીટને પેલ્ટીયર જંકશન એ ઘટકના જંકશનથી સિંક તરફ હીટના પ્રવાહને મંજૂરી આપી રહી છે તે દરે દૂર કરવી જોઈએ તેથી હીટનો પ્રવાહનો આ QC રેટ સિંકથી આસપાસના વિસ્તાર સુધી જાળવવો જોઈએ નહિંતર સિંકનું તાપમાન વધશે એકવાર સિંક તાપમાન વધશે તમે જોશો કે Tc તાપમાન પણ વધશે તેથી તાપમાનમાં વધારો થશે કારણ કે તમારું ΔT નોમોગ્રાફ દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે અને તમે જે કરંટ પેલ્ટીઅર એલિમેન્ટ માં પંપ કરી રહ્યા છો અને પરિણામે પછી J જંકશન તાપમાન Tj વધશે તેથી તેથી તે પુરતું મહત્વપૂર્ણ નથી કે જો તમે પેલ્ટીયર જંકશનની હીટ કોલ્ડ બાજુથી દૂર કરવા માટે તેને ગરમ બાજુમાં નાંખો તો પણ તમારે તમારી સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવી જોઈએ કે આ હીટ સિંક સક્ષમ છે તે જ દરે એમ્બિયન્ટમાં સિંકમાંથી હીટને દૂર કરવાથી ફક્ત ત્યારે જ આખી સિસ્ટમ એક સાથે કોલ્ડ તરીકે યોગ્ય રીતે કાર્ય કરશે તેથી તમે જોશો કે ઘણા એવા ઉત્પાદનો છે કે જ્યાં ફક્ત સાદા હીટનું સિંક પૂરતું નથી જો પૂરતા પ્રમાણમાં ઠંડકની જરૂર હોય તો હીટ સિંક ખૂબ મોટી બનાવવામાં આવે છે અને તે બોજારૂપ હોઈ શકે છે તે બિડાણમાં ફિટ થઈ શકશે નહીં તેથી હીટ સિંક નાનો બનાવવામાં આવે છે તેઓ વધુમાં એક બ્લોઅર જે એક પંખો છે એ ઉમેરાશે આવું કંઈક તેથી આ પંખાને બે ટર્મિનલ અને બ્લેડ તરીકે અને આ પંખો DC DC કન્વર્ટરના આઉટપુટથી ચલાવવામાં આવશે ડીસી ડીસી કન્વર્ટરમાંથી ટર્મિનલનો વધુ એક સેટ ઉપલબ્ધ છે તેથી આ ડીસી ડીસી કન્વર્ટર મલ્ટિ આઉટપુટ ડીસી ડીસી કન્વર્ટર અને તે પંખા સાથે કનેક્ટ થઈ જશે અને પંખાને નિયંત્રિત કરશે તેથી પંખો દબાણયુક્ત ઠંડકને સક્ષમ બનાવશે તે હીટના સિંકના ફિન્સ દ્વારા હવાના પ્રવાહને સક્ષમ બનાવશે અને વધુ તીવ્ર ગતિએ હીટને દૂર કરશે હીટના સિંક સાથે પંખા સાથે એક હશે થર્મલ રેઝિસ્ટન્સ Rθ એમ્બિયન્ટમાં સિંક જાય છે જે ફક્ત સાદા હીટના સિંક કરતા ઘણું ઓછું છે તેથી આપેલ કદના હીટ સિંક માટે દબાણયુક્ત હવા કોલ્ડહીટ સિંક દ્વારા ખૂબ ઝડપથી હીટનો પ્રવાહ તરફ દોરી જશે તેથી ડીસી ડીસી કન્વર્ટર સાથે પંખા જોડાયેલ છે MPPT એ પેલટીઅર દ્રારા ચલાવતા આ તમામ ઇલેક્ટ્રોનિક્સને સામાન્ય રીતે થર્મો ઇલેક્ટ્રિક નિયંત્રક તરીકે ઓળખવામાં આવે છે તેથી આ એક કુલ પેલ્ટીઅર કુલિંગ સિસ્ટમ હશે જે તમને બજારમાં ઘણા ઉત્પાદનોમાં મળી શકે છે